પ્રાધ્યાપક નમસ્તે સહાનુભતિ વિશેના આ વિભાગમાં ફરી આપનું સ્વાગત છે આપણા અગાઉના વિડિઓ માં આપણે પ્રથમ વ્યક્તિત્વ અથવા ગ્રાહકની યાત્રાનું નકશા આલેખન કરી રહ્યા હતા આ વિડિઓ માં તે જ કિસ્સાના બીજા વ્યક્તિત્વ વિષે વાત કરીશું જેની પર આપણે કામ કરી રહ્યા છીએ હવે શા માટે આપણે તે બીજી વાર કરી રહ્યા છીએ એક કે સંભવતઃ તે આપને ગ્રાહક યાત્રાનું નકશા આલેખન કઈ રીતે બને છે તેનો નવો આસ્વાદ આપશે સાથે જ આપણે બીજી વ્યક્તિને ચકાસી રહ્યા છે જે આ યાત્રામાંથી પસાર થાય અથવા તેનો ઉપયોગ કરે તો એ મુખ્ય ઉદ્દેશ છે સામાન્ય રીતે મૉટે ભાગે હું કહી શકું છું કે એવી સંભાવના છે કે આપ લગભગ 3 થી 4 વ્યકિતઓ જોઈ રહ્યા હોવ મેં સૂચવેલું એમ એક જ નહીં તે એકદમ ન્યૂનતમ છે જે રીતે મેં સૂચવ્યું છે પરંતુ સામાન્ય પ્રથામાં આપ 3 થી 4 વ્યક્તિના વ્યંગચિત્ર બનાવો છો એવા કોઈ વ્યક્તિનું પણ જેમને આપ જાણતા હોવ અથવા સામાન્ય રીતે જેમના તરફ આપનો ઝુકાવ હોય આપ એવું વ્યક્તિત્વ ધરાવતા કોઈકનું શારીરિક વ્યંગચિત્ર અથવા રેખાચિત્ર બનાવી શકો છો આપ તેવો પ્રયાસ કરી શકો છો અને આપ જો રેખાચિત્ર માં પારંગત ના હો તો આપ ફક્ત આકૃતિ ચોંટાડી શકો છો ગ્રાહક યાત્રાનું નકશા આલેખન પૂર્ણ કરવા માટે હું તેને ઉત્તેજન આપું છું દ્વિતીય ગ્રાહક યાત્રા નકશા આલેખનને આકાર આપવા માટે અહીં થી મારા સાથીઓ આગળ વધારશે બરાબર આપને સોંપું છું મિત્રો સિદ્ધાર્થ માતુરી અરે વાહ હવે અમે જે વિચાર્યું છે તે બીજા વ્યક્તિત્વ માટે છે કારણ કે પ્રથમ વીડિયોમાં આપણે શાળાએ જતા વિદ્યાર્થી વિષે વિચાર્યું હતું હવે આપણે કોલેજમાં ભણતા વિદ્યાર્થીને જોઈશું કહો કે અનુસ્નાતક વિદ્યાર્થી લગભગ 24 થી 25 વર્ષનો તો ચાલો સૌપ્રથમ તેનું એક નામ નક્કી કરીએ નિતિન કુરિયન ઠીક છે ચાલો આપણે તેનું નામ પ્રિન્સ રાખીએ પ્રાધ્યાપક પહેલા સેમ હતો અને હવે પ્રિન્સ બરાબર નીતિન તો પ્રિન્સ 24 વર્ષનો છે સિદ્ધાર્થ 24 વર્ષની ઉંમર અને નીતિન તે ભારતની દિલ્હીના એક વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરે છે સિદ્ધાર્થ દિલ્હી ભારત તેમનું ભૂગોળ છે તો આ આપણા બીજા વ્યક્તિની મૂળ રૂપરેખા છે અને તેને અહીં લગાવવામાં આવી છે નીતિન તો આપણે પ્રિન્સ માટે કઈ પ્રવૃત્તિનું આલેખન કરી રહ્યા છીએ સિદ્ધાર્થ શાળાના વિદ્યાર્થીઓ કઈ રીતે નોંધ લે છે એ હકીકત આપણે પહેલા જ જોઈ લીધી છે તો ચાલો હવે વિદ્યાર્થી જીવનની બીજી પ્રવૃત્તિ જોઈએ જે છે પાછા ઘરે જઈને નોંધો તૈયાર કરવી અથવા અભ્યાસ કરવો બરાબર તો પ્રવૃત્તિ છે ઘરે અભ્યાસ કરવાની બરાબર મિત્રો નીતિન ઠીક છે તો ફરી આપણે એ જોવું પડશે કે આ વિશિષ્ટ પ્રવૃત્તિની પૂર્વે દરમ્યાન અને ત્યાર બાદ કઈ પ્રવૃતિઓ છે તો વિદ્યાર્થી ઘરે જાય અથવા અભ્યાસ શરુ કરે તે પહેલા એ સંભવતઃ કઈ પ્રવૃત્તિ કરી શકે સિદ્ધાર્થ કદાચ ઠીક કરવું પુસ્તકો તેમજ બધી જરૂરી સામગ્રી વ્યવસ્થિત રીતે ગોઠવવી અને યોગ્ય સ્થાને રાખવી નીતિન બરાબર તો અભ્યાસ સંબંધિત બધી સામગ્રી શીખવા માટે તૈયાર રાખવી સિદ્ધાર્થ બરાબર બધી અભ્યાસ સામગ્રી મેળવવી નીતિન આમાં તેની બધી નોંધો અને તે અભ્યાસના સંબંધિત વિષય માટેની પાઠયપુસ્તકોનો સમાવેશ થઈ શકે છે સિદ્ધાર્થ બરાબર નોંધો અને પાઠયપુસ્તકો તેથી તે પ્રથમ પ્રવૃત્તિ હશે જેમ કે પ્રથમ પ્રવૃત્તિના પૂર્વે ની પ્રવૃત્તિમાં આ પગલું હોય શકે તો આપણે તેને અહીં રાખીએ નીતિન ઠીક છે આગળ તે કદાચ પોતાને એવી સ્થિતિમાં ગોઠવશે જ્યાં તે બેસી શકે અથવા બેસીને અભ્યાસ કરી શકે જેમ કે પોતાનો પલંગ અથવા અભ્યાસ મેજ સિદ્ધાર્થ બરાબર સ્વયંને અધ્યયન સ્થળે ગોઠવવું તો આ દ્વિતિય હશે પછી તે કદાચ ચોક્કસ પ્રકરણ જોશે નીતિન સંબંધિત પ્રકરણ અથવા વિષય બરાબર સિદ્ધાર્થ તો તે સંબંધિત પ્રકરણની નોંધો અને પાઠ્યપુસ્તકો ખોલે છે હું માનું છું કે આ મૂળભૂત પ્રવૃત્તિ છે જે અભ્યાસ અને પ્રવૃત્તિની પૂર્વે હશે નીતિન અભ્યાસ અને પ્રવૃત્તિ બરાબર સિદ્ધાર્થ બીજું કંઈ સુપ્રતિવ ના આ મૂળભૂત વસ્તુઓ છે જે કોઈકને કરવું ગમે સિદ્ધાર્થ બંને તો આપણે આગળ વધીએ બીજું કંઈ સાહેબ પ્રાધ્યાપક યોગ્ય છે બરાબર જઈ રહ્યું છે બરાબર નીતિન તો પ્રવૃત્તિ દરમિયાન સિદ્ધાર્થ હા પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થી 2 તો કદાચ આપ પ્રથમ એવું કરો કે ચોક્કસ પ્રકરણ માટે તૈયાર કરેલ સંબંધિત પાઠ અથવા નોંધો વાંચો સિદ્ધાર્થ બરાબર વિષય માટે નોંધો અને પ્રકરણ વાંચો ખરું નીતિન હા તે પ્રવૃત્તિ 1 હશે સિદ્ધાર્થ તો તે ખરેખર અહીં અભ્યાસ કરવાનું શરૂ કરે છે નીતિન ખરેખર આ સમયે તે અભ્યાસ કરવાનું શરૂ કરે છે સિદ્ધાર્થ તે D1 પ્રવૃત્તિ સમયરેખા છે નીતિન બરાબર બીજું તે કદાચ લખવાનું અથવા દોરવાનું શરુ કરે છે સિદ્ધાર્થ કામ ચલાઉ નોંધો લેવાનું નીતિન કામ ચલાઉ નોંધો જેથી શીખવાની પ્રવૃત્તિ થાય સુપ્રત્તિવ અભ્યાસ માટે લખવું નીતિન અભ્યાસ માટે લખવું સિદ્ધાર્થ અભ્યાસ માટે કામ ચલાઉ નોંધો માટે લખવું નીતિન હા અને સુપ્રતિવ શું આપને એવું લાગે છે કે કામ ચલાઉ નોંધો દરમિયાન સંદર્ભ સામગ્રીમાં તેને કેટલીક અન્ય સંદર્ભ સામગ્રી જોવાની જરૂર પડી શકે છે તો એ થઇ શકે નીતિન વિદ્યાર્થીઓને શીખવાની બાબતમાં મને જે પ્રતિસાદ મળ્યો છે તે એ છે કે તેઓ આજકાલ ઘણી વાર ખાસ કરીને ઓનલાઇન જાય છે અથવા ખ્યાલને વધુ સારી રીતે સમજવા માટે યુટ્યુબ વિડિઓ જુએ છે અથવા તેઓ જે શીખી રહ્યા હોય તેમાં કોઈ વિષય સંદિગ્ધ હોય તો એવું કઈંક જે તેમની શિક્ષણ ની પ્રવૃત્તિમાં બંધબેસે સિદ્ધાર્થ ઉત્તમ સંદિગ્ધ વિષયોમાં તેઓ ઓનલાઇન સામગ્રીનો સંદર્ભ લઇ શકે નીતિન સંદિગ્ધ વિષયો હા શ્યામ ઓનલાઇન અને ઓફલાઇન બંને પુસ્તકો નો સંદર્ભ લેવો સંદર્ભ પુસ્તક નિતીન વૈકલ્પિક સંદર્ભ પુસ્તક બરાબર સિદ્ધાર્થ ઓનલાઇન અને ઓફલાઇન સંદર્ભ સામગ્રી સુપ્રતિવ સંદર્ભ સામગ્રી નીતિન વધુ શિક્ષણ માટે ઓફલાઇન સંદર્ભ સામગ્રી અરે વાહ સિદ્ધાર્થ વધુ શિક્ષણ માટે ઓફલાઇન સંદર્ભ સામગ્રી તો એ પ્રવૃત્તિનું ત્રીજું પગલું છે ઘરે અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થી જે કંઈપણ અમલમાં મુકે છે નીતિન અને ફરી અત્યારે તે જે શીખી રહ્યો છે તે જો કોઈ વિષય સાથે સંલગ્ન હોય જે તેણે પહેલા જ શીખી લીધો હોય તો તેણે નોંધો અથવા પ્રકરણોને કદાચ દુરસ્ત કરવા પડશે તે નોંધો અથવા પ્રકરણોનું તેણે પહેલા જ પુનરાવર્તન કરી લીધું છે અથવા શીખી લીધા છે એવું પણ થઇ શકે સિદ્ધાર્થ પહેલાના જ જ્ઞાનમાં વધુ ઉમેરો કરવો નીતિન આ માટે અને જે તેણે પહેલા જ શીખી લીધું છે અને જે તે અત્યારે શીખી રહ્યો છે તેની વચ્ચે એક પ્રકારનો સંબંધ સ્થાપિત કરવો સિદ્ધાર્થ બરાબર તેના ભૂતકાળના તેમજ વર્તમાનના શિક્ષણ વચ્ચે એક સેતુ બનાવવો તો હવે જો આપણે આ પ્રવૃત્તિઓને પ્રિન્સ જે અભ્યાસ દરમિયાન કરે છે તે રીતે લઈએ તો આપણે એવી પ્રવૃતિઓ તરફ આગળ વધીએ જે તે અભ્યાસ બાદ કરશે તો આપને શું લાગે છે કે એકવાર તે બધું તૈયાર કરી લે પછી તે સૌપ્રથમ શું કરશે નીતિન સાચું કદાચ તે તપાસ કરવા ઈચ્છે કે તે જે શીખી અને સમજી રહ્યો છે તે યોગ્ય છે કે નહિ સિદ્ધાર્થ પુનઃ પરીક્ષણ કરવું અથવા પુનરાવર્તન નવા શીખેલા વિષયો સાથે પોતાને પરખવું નવા શીખેલા વિષયો પર સ્વયંને તપાસવા જે પછીની પ્રવૃત્તિમાં પ્રથમ હશે જો તે પરીક્ષણમાં સફળ રહે તો આવી પરિસ્થિતિમાં તે આગળના પ્રકરણ તરફ જઈ શકે અન્ય પરિસ્થિતિમાં પરીક્ષણ નકારાત્મક હોય નીતિન તે સમજની માત્રાથી સંતુષ્ટ નથી સિદ્ધાર્થ ખરું તો પછી આપણે બે અલગ અલગ કિસ્સા તરફ વળીએ છી તો આ 2 હશે જો સકારાત્મક પરિણામ હોય તો તે આગામી વિષયમાં આગળ વધે છે અને નકારત્મક પરિસ્થિતમાં તે પોતાના જ પરીક્ષણમાં નિષ્ફળ રહે તો કદાચ નીતિન તો તે સંભવતઃ શિક્ષણક્રિયાની દરમિયાન પ્રવૃત્તિમાં પાછો આવશે સિદ્ધાર્થ સંભવતઃ D1 કરશે નીતિન D1 શિક્ષણક્રિયા દરમિયાન પ્રથમ પ્રવૃત્તિ હા સિદ્ધાર્થ પાછા ફરવું નીતિન વાંચવું અને સંકલ્પનાને ફરી સમજવું સિદ્ધાર્થ તે જ વિષય પર પ્રાધ્યાપક અહીં હું એક સૂચન ઉમેરીશ કહો કે અહીં આપણે આ પગલાંથી આ પગલાં તરફ જઈએ છીએ D1 કહી શકીએ બરાબર તે જ કહ્યું અડચણો હોવી એ કઈ નવી વાત નથી પરંતુ તેનો અર્થ એ જ છે કે કઈંક તો થઇ રહ્યું છે આ વર્ણનું સાધન છે તે દ્રશ્યમાન થાય તે રીતે મૂકીએ અને અહીં નિર્દેશક ચિહ્નો અને એવું રાખી શકાય જેટલી પ્રવૃત્તિ જટિલ તેટલી વધુ અડચણો આવી શકે તે હોવું આમ તો સામાન્ય નથી પરંતુ સામાન્ય રીતે રેખીય સંરચના હોય શકે પરંતુ મેં ક્યાંક એવું પણ જોયું છે કે તેઓ ફરી જોડાતા હોય છે તો એકદમ બરાબર છે આપ એકદમ બરાબર છે આપે તે વિષે ચિંતિત થવાની જરૂર નથી સિદ્ધાર્થ તો આ પરીક્ષણ બાદ 2 કિસ્સા હશે પ્રાધ્યાપક તો સકારાત્મક અને નકારાત્મક નકારાત્મકમાં ફરી D1 પર જાય છે ફ્લો ચાર્ટ ની જેમ બરાબર સિદ્ધાર્થ ચાલો એવી પરિસ્થિતિનો વિચાર કરીએ કે સ્વયંને પરીક્ષણ કર્યા બાદ જો કદાચ તે સફળ રહે તો તે સફળતાપૂર્વક પરીક્ષણ કરે અને પરિણામથી ખુશ છે તે પછીના વિષય તરફ આગળ વધે છે તો એ મુજબ અગાઉનું પગલું હશે નીતિન બરાબર પછીના વિષય તરફ આગળ વધો સિદ્ધાર્થ પછીના મુદ્દાઓ તરફ આગળ વધવું પછીની પ્રવૃતિઓમાં આ ત્રીજું પગલું છે આ પ્રકારની પરિસ્થિતમાં આપણે ફરી D1 પર જઈ શકીએ પ્રાધ્યાપક જરૂર નીતિન કારણ કે પછીના વિષય પર આગળ વધીને તે ફરી પ્રારંભ અને પુનઃપ્રારંભની પ્રવૃતિઓમાંથી પસાર થઇ રહ્યો છે જેનું આપણે પહેલ જ નકશા આલેખન કરી લીધું છે પ્રાધ્યાપક બરાબર સિદ્ધાર્થ બરાબર તેથી આપણને લાગે છે કે આ હશે નીતિન શિક્ષણનું એક ચક્ર સિદ્ધાર્થ ઘરે ગયા પછી પ્રિન્સ શું કરી શકે છે તે પ્રવૃત્તિનો અભ્યાસ કરવો પ્રાધ્યાપક સરસ જેમ કે મેં નોંધ્યું છે કે આ વખતે અલબત્ત વધુ સારા અક્ષર છે અને હું એક તર્કસંગત પ્રવાહ જોઈ શકું છું કોઈપણ આ અનુસરી શકે છે પ્રિન્સની આંખોમાં આ પ્રવાસ અનુસરી શકે છે આપણે જોઈ શકીએ છીએ કે એ શેમાંથી પસાર થઇ રહ્યો છે અને અલબત્ત તે પૂર્ણ છે આપે જે રીતે કર્યું તે મને ગમ્યું તો હવે પછીનું પગલું છે ભાવનાત્મક નકશા આલેખન સિદ્ધાર્થ B1 પર પાછા જવું એટલે કે તમામ અભ્યાસ સામગ્રી નોંધો અને પાઠયપુસ્તકો પ્રાપ્ત કરવી એક આદર્શ પ્રતિસ્થિતિ છે જ્યાં પ્રિન્સ અભ્યાસ કરવા ઈચ્છે છે તેથી તે અહીં એક ખુશ પ્રિન્સ છે સુપ્રતિવ કેવી રીતે ઉપલબ્ધ છે સિદ્ધાર્થ અરે વાહ તો પછી પોતાને અધ્યયન ટેબલ પર ગોઠવવું ખૂબ જ સરળ સુપ્રતિવ કોઈ ભાવનાઓ જોડાયેલી નથી નીતિન અને આ એક પરેશાની હોઈ શકે છે કારણ કે આપ જાણો છે કે તેણે પાઠ્યપુસ્તક્માંથી ચોક્કસ પ્રકરણ ખોલવું પડશે તે પાઠ્યપુસ્તકમાંથી કોઈ સૂચક શબ્દો શોધી રહ્યો હોય જેના વિષે તેને ખબર ના હોય વિશેષ કરીને જો તે પહેલી જ વાર પાઠયપુસ્તકનો ઉપયોગ કરી રહ્યો હોય હા મને લાગે છે કે તે તેના માટે મુશ્કેલી હોઈ શકે છે શ્યામ તે મૂંઝવણમાં મૂકાઈ શકે છે નીતિન હા ફરી મૂંઝવણમાં તો ઉદાસીની લાગણી સિદ્ધાર્થ મૂંઝાયેલો અને દુઃખી આ પૂર્વેના પગલાં માટેની ભાવના છે હવે D1 પર આવીએ જે છે દરમિયાન પ્રવૃત્તિ ચોક્કસ હેતુથી નોંધો અને પ્રકરણો વાંચવા તો આ વ્યક્તિ ખુશ છે અહીં એક પ્રસન્ન પ્રિન્સ છે પછી કામચલાઉ નોંધો માટે અથવા અભ્યાસ માટે લખવાની પ્રવૃત્તિ પણ સુખદ છે તેની શીખવાની પ્રવૃત્તિનો એક ભાગ છે નીતિન હા તે પ્રવૃત્તિ શીખી રહ્યો છે સિદ્ધાર્થ તો તે ફરી પ્રસન્ન છે વધુ શિક્ષણ માટે તે ઓનલાઇન અને ઑફલાઇન સંદર્ભ સામગ્રીનો ઉપયોગ કરે છે નીતિન આ ફરી સમસ્યા હોઈ શકે કારણ કે તેણે ફરી બીજી કોઈ સામગ્રી જોવી પડશે જો કદાચ તે ઓનલાઇન તપાસી રહ્યો હોય તો તેણે લેપટોપ નો ઉપયોગ કરવો પડશે અને જો તે ઑફલાઇન જોઈ રહ્યો હોય તો તેણે ફરી બીજું પાઠ્યપુસ્તક જોવું પડશે આ શિક્ષણની ક્રિયામાં ઘણો બઘી જગ્યા જાય છે ઘણો બધો સમય જાય છે સિદ્ધાર્થ બરાબર તે તેના ધ્યાન પર પણ એક પ્રહાર છે નીતિન હા બિલકુલ સિદ્ધાર્થ આ ખેદકારક છે ત્યાર બાદ તેના વર્તમાન શિક્ષણ અને ભૂતકાળના જ્ઞાન વચ્ચે સેતુ બનાવવો નીતિન તે સકારાત્મક પાસું છે કારણ કે તેણે જે પહેલા જ શીખી લીધું છે અને જે અત્યારે શીખી રહ્યો છે તેને જોડે છે અને સમજી રહ્યો છે શ્યામ તેથી તે સારું રહેશે સિદ્ધાર્થ તે અભ્યાસક્રિયા દરમિયાનની ભાવનાઓ છે તો હવે ક્રિયાના આગામી ભાગ તરફ જઈએ નવા શીખેલા વિષય પર સ્વયંનું પરીક્ષણ કરવું કદાચ ફરીથી જિજ્ઞાસુ નીતિન હા જિજ્ઞાસુ શ્યામ કેટલું શીખ્યો તે જાણવા માટે જિજ્ઞાસુ નિતીન હા જાણવા માટે જિજ્ઞાસુ સિદ્ધાર્થ હજી સુઘી પ્રસન્ન કે ખિન્ન નથી સુપ્રતિવ કારણ કે તે દુવિધામાં છે સિદ્ધાર્થ તે દુવિધામાં છે સ્પષ્ટ અને ઉત્સુક પછીના વિષય પર આગળ વધવું એ સકારાત્મક પરિણામ છે નીતિન તેના માટે સકારાત્મક પરિણામ સુપ્રતિવ પ્રિન્સ ચોક્કસપણે આનાથી ખુશ થશે શ્યામ અને આ ફરીથી ચોક્કસપણે ખેદકારક છે કારણ કે તે તેની કસોટીમાં નિષ્ફળ ગયો છે નીતિન તો તે તેના વિષયને સંપૂર્ણ રીતે સમજી શક્યો નથી સિદ્ધાર્થ તેથી તેણે D1 પર પાછા જવું પડશે જે તેના માટે દુખદ બાબત છે હવે 3 જા પગલાં પર જવું આ એવી પરિસ્થિતિ છે જ્યાં આપણે 2થી આગળ વધીએ છીએ આમ તે 2 ના સાતત્યમાં છે માટે તે ખુશ હશે પ્રાધ્યાપક ઠીક છે અત્યાર સુધી ખૂબ સરસ ફરી એક વખત આપે જે રીતે વિસ્તારપૂર્વક આ પ્રવૃત્તિ પૂર્ણ કરી તે મને ગમ્યું ગ્રાહકના નકશા આલેખનમાં જે હોવા જોઈએ તે પાયાના તમામ તપાસચિહ્નો અહીં સંપૂર્ણ છે તો હું માનું છે કે આપણે બે વ્યક્તિઓનું વિશ્લેષણ સફળતાપૂર્વક કરી લીધું છે ગ્રાહક નકશા આલેખનની આ વિશિષ્ટ પ્રવૃત્તિના બીજા વ્યક્તિ પર જે રીતે આ લોકોએ કર્યું તેના પરિણામથી હું અત્યંત પ્રસન્ન છું મને લાગે છે મુખ્ય મુદ્દાઓનું હું ફરી પુનરાવર્તન કરી લઉં પ્રથમ ભાગ જે છે ગ્રાહકની જનસંખ્યક માહિતી વય ભૌગોલિક માહિતી અને મનોરંજન માટે આપ તેને એક નામ પણ આપી શકો છો અને આમ એ વ્યક્તિત્વ પૂર્ણ થયું ત્યાર બાદ પ્રવૃત્તિ સ્પષ્ટપણે અંકિત થયેલી છે કે તે પ્રવૃત્તિની પહેલા દરમિયાન અને પછી શું થશે આ કમ સે કમ ત્રણ પગલાં થશે આ લોકોએ તેનું અનુસરણ કર્યું થોડા સૂચનો અને તે દ્વારા અને અમુક ખામીઓ મળી વિવિધ વ્યક્તિઓ દ્વારા રજૂ કર્યું અને અંતિમ ભાગ હતો ભાવનાત્મક આલેખન કરવું જેમાં ખિન્ન છે પ્રસન્ન છે અને વાસ્તવમાં મૂંઝાયેલ અને આશ્ચર્યચકિત એવી ભાવનાઓ પણ આપણે આવરી લીધી છે અને હવે અમારી પાસે આપના માટે કઈંક વિશેષ છે જે અમે આપને આગામી વિડિઓ માં બતાવીશું તો આગામી વિશેષ વિડીઓ માટે જોડાયેલા રહો